સેવા ગુણવત્તા નમસ્કાર અમે મેનેજિંગ સર્વિસીસ અને સમકાલીન મુદ્દાઓ પરના આ કોર્સ પર 7મા અઠવાડિયા માટે સત્રો શરૂ કરી રહ્યા છીએ અમે આ સત્રમાં અને પછીના સત્રમાં સેવાની ગુણવત્તા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ એક ખૂબ જ રસપ્રદ અને વ્યૂહાત્મક વિષય છે તેનું કારણ એ છે જેની આપણે ઘણી વખત ચર્ચા કરી છે સેવા વ્યવસાયો આજે વધુ સ્પર્ધાત્મક છે સેવા વ્યવસાયમાં પ્રવેશ અવરોધ સામાન્ય રીતે ઓછો હોય છે તેથી સેવા વ્યવસાય હંમેશા સખત સ્પર્ધા માટે સાબિત થઈ રહ્યો છે તેથી તમે જેટલા વધુ સફળ થશો તેટલા વધુ સ્પર્ધકોને તમે આકર્ષિત કરશો પરંતુ આજે આ સ્પર્ધાઓ ફક્ત તમારા પ્રાદેશિક અથવા રાષ્ટ્રીય ક્ષેત્રમાંથી જ નહીં પરંતુ સેવા સમગ્ર વિશ્વમાંથી આવી રહી છે અને અમુક પ્રકારની સેવાઓ જેમ કે ઉદાહરણ તરીકે મોબાઇલ સેવાઓ અથવા તબીબી સેવાઓ અથવા ચોક્કસ પ્રકારની માહિતી અને સંચાર તકનીક લક્ષી સેવાઓ સોફ્ટવેર સેવાઓ આ વૈશ્વિક સ્તરે જન્મે છે તેનો અર્થ એ કે તમે પહેલા દિવસથી જ વૈશ્વિક ક્ષેત્રે સ્પર્ધા કરવાનું શરૂ કરો છો સેવા વ્યવસાયના આ સ્પર્ધાત્મક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્ષેત્રના પરિણામે સૌથી મહત્વની વ્યક્તિ ગ્રાહક છે અને માત્ર ગ્રાહકો હોવું પૂરતું નથી તમારી પાસે ગ્રાહકો ફરી આવવા જરૂરી છે તમારી પાસે ગ્રાહક વફાદારી હોવી જરૂરી છે આજે ગ્રાહકની વફાદારી પણ એટલી સારી નથી તમને સ્પર્ધાત્મક લાભ માટે અથવા ઉભા રહેવા માટે ખરેખર ગ્રાહકની સમર્થનની જરૂર છે આપણે આની ઘણી વખત ચર્ચા કરી છે જેમ તમે પાછળની આ આકૃતિમાં જુઓ છો તેનો પાયો ગ્રાહક સંતોષ છે ગ્રાહક સંતોષ અને સેવાની ગુણવત્તા વચ્ચે સંબંધ છે જો તમારી સેવાની ગુણવત્તા નબળી હોય તો તમને સંતોષના મેદાનમાં રમવા પણ મળતું નથી પરંતુ માત્ર ગ્રાહક સંતોષ પૂરતો નથી કારણ કે એવા ઘણા ઉદાહરણો છે જ્યાં તમે ગ્રાહકને પૂછો કે ગ્રાહક સેવા ફેક્ટરી અથવા સેવાની દુકાનમાંથી અથવા સેવાની ડિલિવરીની જગ્યામાંથી બહાર આવી રહ્યો છે પછી તે મૂવી ઓડિટોરિયમ હોય તે રેસ્ટોરન્ટ હોય તે કોઈ પ્રકારનું વ્યક્તિગત સંભાળ સેવા સલૂન હોય જો તમે ગ્રાહકને પૂછો કે શું તમે સંતુષ્ટ છો તો ગ્રાહક કહેશે હા હું એકદમ સંતુષ્ટ હતો તેનો અર્થ એ નથી કે ગ્રાહક તે સંસ્થામાં પાછો આવશે પુનરાવર્તિત વ્યવસાય એ ગ્રાહકની માત્ર સંતુષ્ટ થવાની ખાતરી નથી પુનરાવર્તિત વ્યવસાયની ખાતરી કરવામાં આવે છે જો સ્પર્ધાની સરખામણીમાં ગ્રાહક તમારી સેવાથી ખુશ હોય અને પછી તમારી પાસે જે છે તેને આપણે ગ્રાહક પસંદગી કહીએ છીએ જ્યાં સુધી તમને ગ્રાહકનું સમર્થન ન મળે ત્યાં સુધી ખરેખર તેનું એટલું મૂલ્ય નથી આજે ઘણા ક્ષેત્રોમાં ઉદાહરણ તરીકે જ્યારે પણ હું કોઈપણ સફર પર જાઉં છું પછી તે સંમેલન સફર હોય કે વ્યવસાય સફર હોય કે નિવૃત્તિ પ્રવાસ સફર હોય હું સૌથી પહેલા વિવિધ હોટેલ અને ટ્રાવેલ સંબંધિત સાઇટ્સનો ઉપયોગ કરું છું તે પછી હોટેલ્સ ડોટ કોમ હોય કે બુકિંગ ડોટ કોમ હોય કે પછી મેક માય ટ્રીપ ડોટ કોમ કે ગોઇબો ડોટ કોમ હોય હું ટ્રીવાગોનો ઉપયોગ કરું છું પછી આ બધાનું તુલનાત્મક વિશ્લેષણ કરીને સેવા નો ઉપયોગ કરું છું હું તેમાંથી ફિલ્ટર કરું છું અને પછી મારી પસંદગીની 5 કે 6 હોટેલ્સ હોઈ શકે છે અને પછી હું શું કરું છું હું તરત જ હું હોટેલો તેમની સુવિધાઓ વિશે શું કહી રહી છે અને તે કેટલી સારી છે તે હું વાંચતો નથી હું તરત જ અન્ય ગ્રાહકોની ટિપ્પણીઓ વાંચું છું અને હવે આ દિવસોમાં સર્વવ્યાપક સોશિયલ મીડિયાના આ દિવસોમાં તે લગભગ ફરજિયાત છે લગભગ આ બધી સાઇટ્સ સૂચિ ગ્રાહકોની ટિપ્પણીઓ સેવાઓ માટે ગ્રાહકોની રેટિંગ્સ તેથી હું તે ટિપ્પણીઓ વાંચું છું અને તે ટિપ્પણીઓના આધારે હું ઘણી વખત હોટેલ y અથવા z અથવા m n o p ને બદલે હોટેલ x માટે મારો નિર્ણય લઉં છું જેનો અર્થ છે કે ગ્રાહકનું સમર્થન અથવા તમારા માર્કેટિંગ માટે ગ્રાહકને સહકાર આપવો હવે ઘણી સેવાઓ માટે લગભગ ફરજિયાત બની ગયું છે અને ગ્રાહકોના મનમાં તે દરજ્જો જીતવાની સફર ગ્રાહક સંતોષના સ્તરથી લઈને ગ્રાહકની પસંદગી ગ્રાહકના સમર્થનના સ્તરથી લઈને પસંદગીના સ્તરને જીતવાની સફર સેવાની ગુણવત્તા સાથે શરૂ થાય છે તેના પર આધાર રાખે છે ગ્રાહકની પસંદગીનો વિચાર સેવાની ગુણવત્તા સાથે સંબંધિત છે સેવાની ગુણવત્તા માટેનો ડેટા જેનો ઉપયોગ મૂળભૂત રીતે સેવા સ્થાપના A અને સેવા સ્થાપના B વચ્ચેની સરખામણી માટે અથવા તે ગુણવત્તા મૂલ્યાંકન મોડલ સાથે સરખામણી કરવા માટે થાય છે જેની અપને હમણાં જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડેટા એકત્રીકરણ આપણે જેને સ્પર્શ બિંદુ પણ કહીએ છીએ તેમાંથી શરૂ થાય છે સત્યની ક્ષણોથી શરૂ થાય છે જ્યાં ગ્રાહક આગળના સેવા કર્મચારીઓ અને આગળના સેવા સુવિધાઓના સંપર્કમાં આવે છે તેથી આ દરેક ગ્રાહક સંપર્ક વાસ્તવમાં અમારા સેવા ગુણવત્તા મૂલ્યાંકન મોડેલમાં એક નિવેશ છે અને દેખીતી રીતે સંતુષ્ટ કરવાની તકોથી અસંતુષ્ટ કરવાની વધુ તકો છે જે એક પ્રકારનો કુદરતી દાખલો છે અને હા સત્રમાં આપણે શું ચર્ચા કરીશું થોડા સત્રો પછી સેવા પુનઃપ્રાપ્તિની આ ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયા વિશે છે જ્યાં નિષ્ફળતા ખરેખર સફળતા તરફ દોરી શકે છે પરંતુ તે પછીથી આવે છે આજે ચાલો સેવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીએ કહેલ સેવાની ગુણવત્તા આ બ્લોક આપણું આજનું સત્ર આ મોડેલ અપનાવવા જઈ રહ્યું છે કે સેવાની ગુણવત્તા ગ્રાહક સંતોષ તરફ દોરી જાય છે અને ગ્રાહક સંતોષ એ ગ્રાહકની પસંદગી માટેનો આધાર છે જે પછી અમે ગ્રાહક સમર્થનમાં ખીલીશું હવે પરશુરામન અને અન્યોના સંશોધન જેના વિશે મેં થોડા સમય પહેલા વાત કરી હતી તે દર્શાવે છે કે ગ્રાહકોની ધારણા પૂર્વ વપરાશ અપેક્ષાઓ અને વપરાશ પછીની ધારણાને સમજવાની શ્રેષ્ઠ રીત છે મેં આ p અને e વિશે અગાઉ પણ વાત કરી છે પરંતુ આજે આપણે તેના ઊંડાણમાં જઈશું તેથી આ ગ્રાહકની અપેક્ષા અથવા ગ્રાહકોની ધારણા સેવા પહેલાં ગ્રાહકની અપેક્ષા સેવા પછીની ગ્રાહકની ધારણા પાંચ પરિબળોના સંદર્ભમાં સમજી શકાય છે આ પાંચ પરિબળોમાં એક વિશ્વસનીયતા છે વિશ્વસનીયતા એ વચન આપેલ સેવાનું ભરોસાપાત્ર અને સચોટતા નું પ્રદર્શન છે ઉદાહરણ તરીકે તમને એક ઈ અખબાર મળે છે જેને તમે સબ્સ્ક્રાઇબ કર્યું છે તે જ સમયે દરરોજ સવારે અથવા દરરોજ સાંજે તેથી તે વિશ્વસનીયતા છે સમયસર કામગીરી ફ્લાઈટ્સ સમયસર ઉપડે છે ફ્લાઈટ્સ સમયસર પહોંચે છે સામાન સમયસર પહોંચાડવામાં આવે છે આ બધા પરિબળો છે જે સામાન્ય રીતે સેવાની વિશ્વસનીયતા સેવાની આગાહી સાથે જોડાયેલા હોય છે તમે સેવાની વિશ્વસનીયતા મેળવી શકો છો આગળનું પરિણામ પ્રતિભાવ છે અને પ્રતિભાવ એ ગ્રાહકને તાત્કાલિક મદદ કરવાની ઇચ્છા છે તેનું ઉદાહરણ એ છે કે તમે એવી સિસ્ટમ્સને ટાળો છો જે ગ્રાહકને થાંભલાથી પોસ્ટ સુધી લઈ જાય છે જે ગ્રાહકને કોઈપણ સંડોવણી વિના રાહ જોવડાવે છે અને કંટાળે છે અને કોઈ અનુકૂળ કારણ વગર રાહ જોવડાવે છે તેથી આ પ્રતિભાવમાં અવરોધો છે પ્રતિભાવ એ છે જ્યાં ગ્રાહકને સારું લાગે છે જ્યારે ગ્રાહક સેવા સાથે હોય છે ગ્રાહકોને લાગે છે કે લોકો ધ્યાન આપી રહ્યા છે સિસ્ટમ ધ્યાન આપી રહી છે અને ગ્રાહક પ્રતિક્રિયા થી ખુશ છે તે ચાલુ રહે છે આગળ ના ત્રણ પરિમાણો જે આપણે જોવાના છે તેમાંથી પહેલો પરિમાણ લઈએ જે ખાતરી છે તે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વ્યક્ત કરવાની ક્ષમતા છે ઉદાહરણ તરીકે નમ્ર બનવું અને ગ્રાહક માટે આદર દર્શાવવું હવે ખાતરીની અમે ટૂંકમાં ચર્ચા કરીએ છીએ જ્યારે આપણે સેવાઓના સંચાલનમાં લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી ખાતરીનો અર્થ એ છે કે અમે સેવા આપનાર પાસેથી ગરમ અસ્પષ્ટ નમ્ર અને વિશ્વાસ ઉત્પન્ન કરવા આત્મવિશ્વાસ ઉત્પન્ન કરતી આંતરક્રિયા ઇચ્છીએ છીએ જેનો અર્થ છે કે અમે ઇચ્છીએ છીએ કે નર્સ હંમેશા હસતી રહે તેઓ ખૂબ જ આશ્વાસન આપનારા હોવા જોઈએ તેઓ ક્યારેય ઉશ્કેરાયેલા ન હોવા જોઈએ જ્યારે દર્દી ઉશ્કેરાયેલો હોય ત્યારે તેઓએ ખરેખર દર્દીને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેઓ શાંત રહેવા જોઈએ વગેરે આ ખુબજ મુશ્કેલ છે કારણ કે આપણે ચર્ચા કરી હતી જ્યારે અમે ભાવનાત્મક મજૂરી વિશે ચર્ચા કરી હતી જો તમને યાદ હોય કે અમે આ જ અપેક્ષા રાખીએ છીએ જ્યારે અમે સેવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ સેવા આપનાર માટે આગળના કર્મચારીઓ માટે આ એક સરળ કામ નથી અને પછી હા જો કોઈ વ્યક્તિ સેવા વ્યવસાયમાં કામ કરી રહી હોય તો આ એક ગુણવત્તા છે જે હોવી જ જોઈએ ખાસ કરીને માલસામાનના વ્યવસાય માટે સહાનુભુતિ હોવી જરૂરી છે સહાનુભૂતિ એ પરિસ્થિતિને અન્ય દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા છે ઉદાહરણ તરીકે સંપર્ક કરી શકાય તેવી ક્ષમતા એક સારા શ્રોતા બનવાની ક્ષમતા અન્યની પીડાની કદર કરવાની ક્ષમતા તેથી સહાનુભૂતિ એ તમારી પોતાનામાંથી બહાર નીકળીને ગ્રાહકની સેવા ભૂમિકા નિભાવવાની ક્ષમતા છે ખાસ કરીને ડોકટરો અથવા મેનેજમેન્ટ નિષ્ણાત અથવા કન્સલ્ટન્ટ્સ અથવા કાનૂની વ્યાવસાયિકો જેવા સેવા પ્રદાતાઓ માટે આ વારંવાર મુશ્કેલ કહેવાય છે કારણ કે એક તરફ તેઓએ આ જુસ્સાને તાર્કિક રીતે ધ્યાનમાં રાખવાનો હોય છે જો તેઓ દર્દીઓ પીડા અથવા ગ્રાહકો સાથે ભાવનાત્મક લાગણી થી સામેલ થાય છે નિરાશા અનુભવે છે તો પછી તેઓ સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી તેથી તેઓએ એક તરફ જુસ્સાદાર રહેવું પડશે તેમ છતાં તેઓએ ગ્રાહકને આત્મવિશ્વાસ વિશ્વાસની ભાવના આત્મીયતાની ભાવના આપવી પડશે આ દ્વૈત વ્યવસ્થાપન સહાનુભૂતિ અથવા ખાતરીને અઘરું બનાવે છે અને પછી હા ત્યાં મૂર્તતા ભૌતિક સુવિધાઓ અને માલસામાનની સુવિધા છે હવે જેમ તમે આ પાંચ પરિબળોને જુઓ છો વિશ્વસનીયતા અથવા પ્રતિભાવ અથવા મૂર્તતા જેવી બાબતો આ અમુક અંશે માત્રાત્મક છે સંખ્યાના માપદંડોમાં અભિવ્યક્ત છે અને તેથી અમે કેટલાક ધોરણો બનાવી શકીએ છીએ જેના દ્વારા અમે આ ત્રણ પરિબળોનું મૂલ્યાંકન કરી શકીશું પરંતુ ખાતરી અને સહાનુભૂતિ તમે જાણો છો સેવા આપનાર અને સેવા ગ્રાહક વચ્ચે તેમની પ્રત્યેક આંતરક્રીયા અલગ હોય છે તેવા માપદંડો વિકસાવવા ખૂબ મુશ્કેલ છે તેથી અહીં આપણે ક્લાયન્ટના મનની અપેક્ષા અને ધારણા વચ્ચેના તુલનાત્મક ચુકાદા પર ભરોસો રાખવો પડશે તેથી સેવા માટેની અપેક્ષાઓ તે અન્ય લોકોના મોઢાના શબ્દ સ્વરૂપ છે અન્ય ગ્રાહકો પાસેથી રેફરલ્સમાંથી વ્યક્તિગત જરૂરિયાતો અને તે જરૂરિયાતોનું મૂલ્યાંકન અને સેવા આપનારની લાયકાત અને ક્ષમતાઓ વગેરે સાથે મેળ ખાતી હોય છે વગેરે અને સમાન સેવા આપનાર સાથેનો ભૂતકાળનો અનુભવ આ સામાન્ય ત્રણ પરિબળો છે જે સેવાની અપેક્ષા બનાવે છે બીજી બાજુ સેવાની સમજ સેવાના વપરાશ પછી થાય છે અને જેમ તમે અહીં જુઓ છો આ સમીકરણોના ત્રણ સેટ છે અમે આ કોર્સમાં અગાઉ પણ ઘણી વખત ચર્ચા કરી છે કે જો અપેક્ષાઓ ઓળંગાઈ જાય તેનો અર્થ એ કે સેવાની ધારણા સેવા પહેલાંની અપેક્ષા કરતાં ઘણી વધારે છે તો તે ગુણવત્તાયુક્ત નિર્મળતા છે તેનો અર્થ એ છે કે તે ગ્રાહક માટે આનંદદાયક આશ્ચર્ય છે જો તે સમાન છે તે માત્ર અપેક્ષાને પૂર્ણ કરે છે તો તે એક પ્રકારની સ્થિતિ સમાન છે તેથી તે સંતોષકારક છે પરંતુ તમે સરળતાથી જોઈ શકો છો તેથી ફક્ત ગ્રાહક સંતોષ પૂરતો નથી કારણ કે જો કોઈ અન્ય સ્પર્ધક આ સ્તરે આપી શકે તો તમને સ્પર્ધાત્મક ગેરલાભ થશે તેથી તમારી પાસે સંતુષ્ટ ગ્રાહક હોય છે તેનો અર્થ એ નથી કે ગ્રાહક ફરીથી આવે અને હા જો વપરાશ પછીની ધારણા મૂળ અપેક્ષા કરતાં ઓછી હોય તો તે અસ્વીકાર્ય સેવા ગુણવત્તા છે તેથી સૈદ્ધાંતિક રીતે તમે જોશો અમે આ ગેપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ પ્રારંભિક અપેક્ષાઓ અને વપરાશ પછી વચ્ચેના અંતર ધારણા જો તે અંતર ધારણાની તરફેણમાં હોય તો સેવા આનંદદાયક છે જો તે વધુ કે ઓછા સમાન હોય તો તમે માત્ર સંતુષ્ટ છો અને જો વપરાશ પછીની ધારણા અપેક્ષા કરતાં ઓછી હોય અને તે સેવા અસ્વીકાર્ય છે તેથી જીતવાનો કોઈ રસ્તો નથી તેથી ત્યાં એક ગેપ છે જે વાસ્તવમાં પાંચ અલગ અલગ પ્રકારના ગેપમાં પણ વ્યક્ત કરી શકાય છે તેથી ગેપ નંબર 1 એ છે જ્યારે ગ્રાહકોની અપેક્ષા મેનેજમેન્ટની ધારણાથી અલગ હોય છે તેનો અર્થ એ છે કે મેનેજમેન્ટને શું લાગે છે કે ગ્રાહકને આરામદાયક લાગે તે પ્રકારનો છે આ પ્રકારનો રૂમ સજાવટ ગ્રાહકને આરામ આપશે આ પ્રકારનો ખોરાક રૂમ ડાઈનિંગમાં પીરસવામાં આવે તો ગ્રાહક આનંદ અનુભવશે આ ઓછા સમય માં સેવા પૂરી પાડવાનો એક પ્રકાર છે જો આપણે સવારના નાસ્તાની ડિલિવરી માટે જાળવી રાખીએ તો ગ્રાહક ખુશ થશે પરંતુ જો ગ્રાહકની અપેક્ષા અંગેની મેનેજમેન્ટની ધારણા ગ્રાહકની ધારણા કરતાં અલગ હોય તો ગ્રાહકને લાગે છે કે સવારનો નાસ્તો 5 મિનિટ અથવા 10 મિનિટમાં પહોંચવો જોઈએ જ્યારે ત્યાં ઉતાવળ હોય અને મેનેજમેન્ટને લાગે કે 15 મિનિટ છે તો ત્યાં એક અંતર છે આને આપણે ગ્રાહકની સમજણ કહીએ છીએ ગેપ એટલે ગ્રાહકને સમજવું તેથી આને ઘણીવાર આપણે બજાર સંશોધન ગેપ અથવા ગ્રાહક સંશોધન ગેપ કહીએ છીએ તેનો અર્થ એ કે અમે ગ્રાહકોની જરૂરિયાતને સારી રીતે સમજી શક્યા નથી અને હા એકવાર જો આ ગેપ મળી જાય પછી તેને સરળતાથી માપી શકાય છે કારણ કે એકવાર ગ્રાહક ની જરૂરિયાત સમજાઈ જાય પછી તેના પર યોગ્ય પ્રક્રિયા કરી ને ગેપ ને ભરી શકાય છે આગામી ગેપને ડિઝાઇન ગેપ કહેવાય છે ડિઝાઇન ગેપનો અર્થ છે સેવાના ધોરણો શું છે તેનો અર્થ એ છે કે સ્પર્ધાત્મક ધોરણો શું છે અથવા ઉદ્યોગોના ધોરણો શું છે તેથી ઉદાહરણ તરીકે એરલાઇન સેવામાં એવા કેટલાક ધોરણો છે જે તમે જાણો છો કે તમારે સેવાના ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં પહોંચવાનું છે હવે જો કે કેટલીક એરલાઇન્સ જે ગ્રાહકને ફ્લાઇટના સમયના દોઢ કલાક પહેલા પહોંચવાનું કહેવામાં આવે છે તો તે ડોમ ફ્લાઇટમાં દોઢ કલાક પહેલા તપાસ થઈ રહી છે તેનો અર્થ એ છે કે તમે ગ્રાહક પર વધુ દબાણ લાવી રહ્યા છો તેથી તેનો અર્થ એ છે કે તમે વાસ્તવમાં ઉદ્યોગ ધોરણના સ્પર્ધાત્મક ધોરણથી વિચલિત થઈ રહ્યા છો તેથી ઉદ્યોગ ધોરણ અથવા સ્પર્ધાત્મક ધોરણ વચ્ચેનો આ ગેપ અને તમે જે પ્રક્રિયા સેટઅપ કરી રહ્યા છો તે તમને શું જોઈએ છે તે અંગેની તમારી ધારણા એ બીજી ગેપ છે જેને અમે ડિઝાઇન ગેપ કહીએ છીએ ફરીથી જો અમને આ તફાવત મળે તો અમે અમારી સેવાઓને ફરીથી ડિઝાઇન કરી શકીએ છીએ તેથી અહીં પેલી ગેપ ઉપાય એ છે કે ગ્રાહકોની જરૂરિયાતને વધુ ઊંડાણપૂર્વક સમજવી બીજા ગેપ માટેનો ઉપાય જે ડિઝાઇન ગેપ છે સેવા પ્રક્રિયાને ફરીથી ડિઝાઇન કરવાનો છે અમે સર્વિસ બ્લુ પ્રિન્ટ જોઈએ છીએ જેની અમે પહેલાં ચર્ચા કરી છે તે જોવાનો પ્રયાસ કરો લાઈનો કેવી રીતે સંતુલિત થઈ શકે તે જોવાનો પ્રયાસ કરો અડચણો ને કેવી રીતે દૂર કરી શકાય તેને કેવી રીતે સુધારી શકાય તે જોવાનો પ્રયાસ કરો તે જોવાનો પ્રયાસ કરો કે કેવી રીતે રાહ જોવાનો સમય ઘટાડી શકાય છે અને તેથી અમે આ ડિઝાઇન ગેપને પહોંચી વળવા સક્ષમ છીએ ત્રીજું અંતર અનુરૂપતા છે તે સેવા ધોરણ અને સેવા વિતરણ વચ્ચે છે ફરીથી અહીં સ્પષ્ટ ઉકેલ સુસંગતતા છે ફરીથી આપણે આપણી સેવા બ્લુ પ્રિન્ટ પર ફરીથી વિચાર કરવો પડશે ઉદ્યોગમાં સેવાના ધોરણમાં સુધારો કરી રહ્યાં છે તેના પર ફરીથી વિચાર કરવો પડશે કારણ કે બધા સ્પર્ધકો હંમેશા પહેલા કરતાં થોડું સારું કરવાનો પ્રયાસ કરે છે અને તેઓ આગળ આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેથી તેનો અર્થ એ છે કે તમારે ઉદ્યોગમાં ઉભરતા ધોરણો અન્ય અગ્રણી અથવા સ્પર્ધકો પાસેથી ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાની ગુણવત્તા વગેરેનો સતત ટ્રેક રાખવો પડશે અને તમારે આ અનુરૂપતાનું સંચાલન કરવું પડશે અને પછી આવે છે સેવાનું વિતરણ જે રીતે ગ્રાહક ને સેવા પહોચાડવામાં આવે છે તે કેટલીકવાર સારી સેવા ડિલિવરી વાસ્તવમાં ગ્રાહકના મનમાં સારી છાપ ઊભી કરી શકતી નથી જો સેવા પ્રક્રિયા દરમિયાન વાતચીત નબળી હોય તો સેવા પ્રક્રિયા દરમિયાનની રજૂઆત નબળી હોય છે તેથી એક સારું ઉદાહરણ એ છે કે તમે જે ભોજન પીરસો છો તે કદાચ સારું હોઈ શકે પરંતુ જો ક્રોકરી યોગ્ય ન હોય અથવા પ્રસ્તુતિ યોગ્ય ન હોય અથવા જો સેવા કર્મચારીઓ સ્વચ્છ ન હોય યોગ્ય રીતે પોશાક પહેરેલા ન હોય અથવા તેઓ સ્વચ્છ દેખાતા ન હોય અથવા તેઓ સારા દેખાતા નથી તેથી આ દેખાવો એ સંદેશાવ્યવહારનો એક ભાગ છે આ બધી સોંપણીઓ અને આ બધા પ્રતીકો સંદેશાવ્યવહાર અથવા મેનુ ડિઝાઇનનો ભાગ છે તમારા કારભારી મેનુ વિશે જે રીતે વાત કરે છે તમે કારભારી સાથે જે પરામર્શ કરી શકો છો અથવા ગ્રાહકને ઉતાવળમાં વેઈટર જે રીતે પ્રતિભાવ આપે છે આ બધા કોમ્યુનિકેશન પેકેજો છે જે સમગ્ર સંચાર પ્રણાલીનો એક ભાગ છે અને જો તે કોમ્યુનિકેશન સિસ્ટમ યોગ્ય ન હોય તો સર્વિસ ડિલિવરી સારી હશે પરંતુ ગ્રાહકની ધારણા કદાચ એટલી સારી નહીં હોય તેથી તમારે સેવા પુરાવાઓનું સંચાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પરંતુ અમે લક્ષણ ચિહ્નો સંદેશાવ્યવહાર કોલેટરલ વિશે વાત કરવાનું શરૂ કર્યું કારણ કે આ બધાને સુધારવાની જરૂર છે અને હા તેનો વચ્ચેનો છેલ્લો તફાવત ગ્રાહક સંતોષ જ્યાં જો ગ્રાહકની ધારણા ગ્રાહકની અપેક્ષા સાથે સમાન ન હોય તો એક રીતે આ તમામ અંતર આખરે આ પાંચમા અંતર તરફ દોરી જાય છે તેથી આ પ્રખ્યાત સેવા ગુણવત્તા ગેપ મોડલ છે તેથી ગુણવત્તા ડિઝાઇન દ્વારા બનાવી શકાય છે તેનો અર્થ એ છે કે જો તમે ખરેખર સારી હોટેલ બનાવવા માંગતા હો ત્યારે તમે તમારી જાતને ખૂબ જ સ્પષ્ટ કરો છો કે તમે કયા પ્રકારનું ડોમેન રમી રહ્યા છો અને તમારી વેબસાઇટ પરથી વિવિધ પ્રકારની મુસાફરીની તુલનાત્મક બાજુઓમાં તમને વિગતો આપવામાં આવી છે અને જે રીતે ગ્રાહક એ સેવાના સ્તરને સમજે છે જ્યારે ગ્રાહક આવે છે અથવા જ્યારે ગ્રાહક બુકિંગ કન્ફોર્મેશન મેળવે છે આ તે છે જ્યારે તમે ખરેખર ડિઝાઇન દ્વારા ગુણવત્તાયુક્ત સેવા બનાવી શકો છો અને અન્ય કેટલીક બાબતો જે તમે કરી શકો તે એ છે કે તમે સેવાના અમુક પાસાઓને નિષ્ફળ સાબિત કરી શકો છો તેથી પછી ભલે તે હોટલના રૂમમાં ઇલેક્ટ્રિકલ કનેક્શન હોય કે મનોરંજન પાર્કમાં ઊંચાઈના વિશે જેથી નાના બાળકો રાઈડમાં જઈ શકતા નથી જે તેમના માટે સલામત નથી આ તમામ રીતે તમે ખરેખર સેવા બનાવી શકો છો અને ડિઝાઇન દ્વારા યોગ્ય ધોરણોની ખાતરી કરી શકો છો આ માટે એક ખૂબ જ સારું સાધન ગુણવત્તાનું પ્રખ્યાત ઘર છે તેથી ભલે આને ગુણવત્તાનું ઘર કહેવામાં આવે છે તે વાસ્તવમાં અમને જણાવતું નથી તે ગુણવત્તા મૂલ્યાંકન માટેનું સાધન નથી તે આંકડાકીય પ્રક્રિયા નિયંત્રણ અથવા આંકડાકીય ગુણવત્તા નિયંત્રણ અથવા સેવા કૉલ પ્રકારના સાધન જેવું નથી વાસ્તવમાં આ એક ડિઝાઇન ટૂલ છે તેથી જો આપણે જાણીએ છીએ કે આ ગ્રાહકોની જરૂરિયાત છે કે વિશ્વસનીયતા પ્રતિભાવ ખાતરી સહાનુભૂતિ અને મૂર્તતા તેને સરળતાથી યાદ રાખવા માટે હું ડબલ આર સાથે આ ટૂંકાક્ષર TEARR નો ઉપયોગ કરું છું તમે ડબલ R સાથે TEAR જાણો છો આ એક મૂર્ત સહાનુભૂતિ ખાતરી વિશ્વસનીયતા અને પ્રતિભાવ છે તેથી અહીં જો આપણે સરખામણી કરી રહ્યા હોઈએ તો ઉદાહરણ તરીકે કહો કે આ એક પ્રખ્યાત કેસમાંથી લેવામાં આવ્યું છે એક કાર ડીલર વિલેજ વોલ્વો અને યુરોપના અન્ય વોલ્વો કાર ડીલરો સાથે તેમની સરખામણી કરી રહ્યા છે તેથી આ તે છે જે ગ્રાહકોની અપેક્ષા છે અને વપરાશ પછીની ધારણામાંથી આ અપેક્ષાઓને કાઢીને આ અપેક્ષાને હાંસલ કરવા માટે વ્યક્તિ તપાસ કરી શકે છે અને કહી શકે છે તે તાલીમાર્થી દ્વારા સેવા કર્મચારીઓના વલણને વિકસાવીને તેમને યોગ્ય વલણ માટે તાલીમ આપીને છે ક્ષમતા નિર્ધારણ માહિતી પેકેજો સાધનસામગ્રી આ રીતે આપણે ખરેખર આ પરિબળોને હાંસલ કરીએ છીએ જેમ તમે અહીં જુઓ છો તેમ વિશ્વસનીયતા તાલીમની વિશ્વસનીયતા સાથે ઉચ્ચ સહસંબંધ ધરાવે છે અને માહિતી અને સાધનો સાથે કંઈક અંશે સહસંબંધ ધરાવે છે પ્રતિભાવને સેવા માટે બનાવેલ ક્ષમતા સાથે સારો સહસંબંધ ધરાવે છે તે તાલીમ સાથે થોડો સહસંબંધ ધરાવે છે તે માહિતી સાથે થોડો સહસંબંધ ધરાવે છે તેવી જ રીતે ખાતરીનો સેવા પ્રદાતાઓના વલણ સાથે સારો સંબંધ છે અથવા સહાનુભૂતિનો સેવા પ્રદાતાઓના વલણ સાથે સારો સંબંધ છે તેથી આ વાસ્તવમાં સેવાની ગુણવત્તાને એવી રીતે ડિઝાઇન કરવા માટેનો સહસંબંધ ચાર્ટ છે કે તે ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે તેથી હું પુનરાવર્તન કરીશ કે આ ગુણવત્તા મૂલ્યાંકન સાધન નથી પરંતુ તે ગુણવત્તાયુક્ત ડિઝાઇન સાધન છે ખૂબ જ સરળ ખૂબ અસરકારક અને હું ઈચ્છું છું કે તમે આ વિશે વિચારો અને પછી તમે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો તમે કોઈ ચોક્કસ સેવા લો જેમ કે અહીં અમે કાર ડીલરશીપ સેવા લીધી છે એ જ રીતે તમે એક રેસ્ટોરન્ટ લઈ શકો છો અને એરલાઈન્સ લઈ શકો છો તમે હોસ્પિટલ અથવા નર્સિંગ હોમ લઈ શકો છો અને તમે ખરેખર આ પાંચ પરિબળો વચ્ચેનો સંબંધ જોઈ શકો છો અને તમારે કયા પ્રકારનાં પાંચ તત્વો લેવા પડશે જે વાસ્તવમાં ગ્રાહક ઇચ્છે છે તેથી આ ખરેખર કયા પરિબળો છે અને આ બધા કેવા પરિબળો છે તેનો અર્થ છે તમે કેવી રીતે પ્રાપ્ત કરશો ગ્રાહક શું ઇચ્છે છે તેથી કાર ડીલરશીપના આ કિસ્સામાં એકવાર કેવી રીતે તેના વલણ ક્ષમતા માટેના માહિતી સાધનો છે તમે ખરેખર બીજી સેવા લઈ શકો છો અને જોઈ શકો છો કે તમે ખરેખર આ કયા પરિબળોને પહોંચી વળશો તે પરિબળો શું હશે અને QFD વેબ પર ઘણી બધી સામગ્રી ઉપલબ્ધ છે ઉત્તમ ટ્યુટોરિયલ્સ ઉપલબ્ધ છે અને વેબ ક્યાં તો You Tube પર અથવા Google દ્વારા અને હું તમને વિનંતી કરીશ કે તમે શોધો અને જુઓ તમે ખરેખર કેવી રીતે વાપરશો ખૂબ જ સરળ સાધન પરંતુ તે એક ખૂબ જ શક્તિશાળી સાધન છે અને પછી તમે વધુ પ્રેક્ટિસ કરશો અને તમે વધુ ઉપયોગ કરશો તો તમને તેનો ખ્યાલ આવશે અને તમે નિષ્ણાત બનશો અને તે ખરેખર એક ઉત્તમ ઉપયોગી સાધન હશે જેનો તમે તમારા જીવનના દૈનિક સંચાલન કાર્યમાં ઉપયોગ કરી શકો છો વાસ્તવમાં તે આ બધા ભારે અને મુશ્કેલ સ્કોર કે રેન્ક સાથે વધુ સુધારી શકાય છે તમે અન્ય સ્પર્ધકો સાથે પણ તેની તુલના કરી શકો છો તેથી આ QFD માં વધારાનું છે આને ઘણીવાર ગુણોનું ઘર પણ કહેવામાં આવે છે જેને ઘણીવાર QFD ગુણવત્તા કાર્ય ગોઠવણી પણ કહેવાય છે અને હું પુનરાવર્તિત કરીશ ક્વોલિટી ફંક્શન ડિપ્લોયમેન્ટ અથવા હાઉસ ઓફ ક્વોલિટી ગુણવત્તાના મૂલ્યાંકન માટે નથી પરંતુ સેવામાં ગુણવત્તા ડિઝાઇન કરવા માટે છે જેથી ગ્રાહકનો સંતોષ થાય સેવા નિષ્ફળતાઓનું વર્ગીકરણ હું આને આગામી સત્રમાં લઈશ અને અમે આ ચોક્કસ વિસ્તારથી શરૂઆત કરીશું તેથી અમારી ચર્ચાના પ્રથમ ભાગ તરીકે કૃપા કરીને તે પાંચ પરિબળો પર જાઓ કે જેની અમે ચર્ચા કરી છે મૂર્તતા સહાનુભૂતિ ખાતરી વિશ્વસનીયતા અને પ્રતિભાવ વિવિધ પ્રકારની સેવાઓના સંદર્ભમાં તે પાંચ પરિબળોને સમજવાનો પ્રયાસ કરો તમારી પાઠ્યપુસ્તકમાં સેવાની ગુણવત્તા અને ઉત્પાદકતાના પ્રકરણ પર જાઓ અને તે વાંચો અને જો તમે ખરેખર આ કામ કરી શકો તો તે ખૂબ સરસ રહેશે અને આ એક સ્વૈચ્છિક છે આ ફરજિયાત કામ નથી પરંતુ તમારામાંથી કેટલાકને તે કરવાનું ગમશે અને QFD દ્વારા આ રેખાકૃતિ બનાવવા માટે વેબ પર સંખ્યાબંધ સાધનો ઉપલબ્ધ છે અને તેથી તમારે ખાલી જગ્યાઓ ભરવાની રહેશે તેથી તમારે આ કમ્પ્યુટર પર મેળવવાની જરૂર નથી તમને આના જેવો દેખાતો ચાર્ટ મળશે અને હું કહીશ કે તમે એવી સેવા લો કે જેની સાથે તમે પરિચિત છો અને જુઓ તમે ખરેખર એવા પરિબળોને કેવી રીતે લાઇન કરશો જે તમને આ પ્રાપ્ત કરવામાં મદદ કરશે ગ્રાહકને તે સેવા જોઈએ છે અને તમારામાંથી જેઓ તે કરશે મને મંચ પર તેમની સમીક્ષા કરવામાં તેમને મંચ પર પોસ્ટ કરવામાં ખૂબ આનંદ થશે